ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનને કારણે ઉત્પન્ન થતું ઈલેક્ટ્રીક ફિલ્ડ અગાઉના લેક્ચરમાં વીજભાર અને ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ને કારણે ઉત્પન થતા ઈલેક્ટ્રીક ફિલ્ડ વિશે આપણે જોયેલું હકીકતમાં જ્યારે આપણે આપેલ ચાર્જ q પર લાગતા બળની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડની પણ ગણતરી કરીએ છીએ કારણ કે જો હું એકદમ નાના ચાર્જ q ને લઉ તો તે 1બને છે અને તે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આજે લેક્ચરમાં આપણે ઈલેક્ટ્રીક ફિલ્ડના વધુ ઉદાહરણો લઈએ હું અહીં બે દાખલાઓ ગણીશ અને તે ખૂબ જ અગત્યના છે અને તે તમને ભવિષ્યમાં પણ ઉપયોગી થશે હું ઉદાહરણ 1 માં ઉત્પન્ન થતા ઈલેક્ટ્રીક ફિલ્ડની ગણતરી કરું છું અને તે વિદ્યુત દ્વિધ્રુવ પર છે બીજું સરફેસ ચાર્જ ઉપર આધારિત છે તમે આવા કિસ્સાઓમાં ગણતરી કેવી રીતે કરવી તે અંગેની યુક્તિ પણ શીખી શકો છો આ બંને કિસ્સાઓમાં આપણે કેટલીક લિમિટેડ પ્રોસેસ રાખીશું તેથી આજના દિવસનું લેક્ચર ખૂબ જ માહિતીસભર અને અગત્યનું છે દ્વિધ્રુવ ને લીધે ક્ષેત્રની ગણતરી કરવા માટે હું એક ચોક્કસ પોઇન્ટ ડાયપોલ લઈશ અને તે 2 ચાર્જીસ નો બનેલો છે એક ધન q ચાર્જ ધરાવે છે અને બીજો ઋણ q ચાર્જ ધરાવે છે અને બંને વચ્ચે 2a અંતર આવેલું છે તેથી ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય p2qaથશે અને ડાયપોલ મોમેન્ટની દિશા નેગેટીવ થી પોઝીટીવ ચાર્જની હશે જો p એ નેગેટીવ થી પોઝિટિવ ચાર્જ તરફની દિશા હોય અને હું ધારી લઉ કે ડાયપોલ ઉગમ બિંદુ પર આવેલો છે અને તે આ z દિશામાં છે તેથી ત્યારે હું q ચાર્જ એ z a પાસે હશે અને q ચાર્જ એ za પાસે હશે અને આને લીધે હું લખી શકું કે ડાયપોલ મોમેન્ટ p એ 2qa બરાબર હશે જે z ની દિશામાં છે p2qaz તેને અંતે એક પોઇન્ટ ડાયપોલ બનાવવા માટે આપણે લિમીટ લેવાની થશે લિમીટ a0 અને q હશે તેથી ગુણાકાર qa મર્યાદિત રહે છે અને કંઈક p મૂલ્યની બરાબર છે જે તે પોઇન્ટ ડાયપોલ બનાવે છે તો હવે આપણે આ પોઇન્ટ ડાયપોલને કારણે ક્ષેત્રની ગણતરી કરીએ તેથી આ વસ્તુ ફરી કરું છું આ એક પોઇન્ટ ડાયપોલ q છે જે અહીં મૂકેલો છે અને અહીં q રાખેલો છે અને તેને લીધે કોઈ એક સદિશ r પાસે ઉદભવતું ફીલ્ડ Er14π0qr azr az3 qrazraz3 હશે તે વધુ સ્પષ્ટ કરવા માટે કરવા માટે અહીં પોઇન્ટ r દોરો આ વેક્ટર r a z અને અહીં નીચે ra z અને આપણે આ ફીલ્ડની ગણતરી કરીએ અને છેવટે q પરથી કોઈ ચોક્કસ નંબર સુધી લિમિટ મૂકીએ આપણે અગાઉથી ધારી લીધું છે કે આપણે લિમિટ 0 રાખી છે હું છેદમાં આ બે રાશિઓ વિસ્તૃત કરી શકું છું તો ra zr2a22arcosθ12 લખી શકીએ અહીં a0 છે તેથી a એ r કરતા ઘણો ઘણો નાનો છે આથી a2 વાળી ટર્મ આપણે અવગણીએ અને માત્ર આ ટર્મ જ રાખીએ તેથી બાયનોમિઅલ થિયરમ દ્વારા હું આ રીતે લખી શકીશ raz≅r1±2arcosθ12 આમ આપણે બાયનોમિઅલ થિયરમ દ્વારા તેને raz3r31±2arcosθ32≅r31±3arcosθ આ રીતે લખીશું અને તેથી ઓરિજીન પર રહેલા ડાયપોલને કારણે r અંતર આગળ ઉદભવતું ફિલ્ડ Erq4π0r azr31 3arcosθ razr313arcosθ થશે ફરીથી હું બાયનોમિઅલ થિયરમનો ઉપયોગ કરીશ અને પર્પલ કલરમાં રાખેલા અવયવો ને અંશ માં લઈશ તો Erq4π0r3r az13arcosθ raz1 3arcosθ આ રીતે લખી શકીશ ફર્સ્ટ ઓડર માટે હું a ની આ ટર્મને વિસ્તૃત કરું છું અને તેથી મને Erq4π0r3 r3arrcosθ az r3arrcosθ az મળશે જેમા બીજી ટર્મ બ્લુ કલરથી બતાવેલી છે આ બ્લુ કલરથી લખેલી બીજી ટર્મ માંથી a z કરીએ પણ તે પહેલાં હું એને ચકાસી લઉ તે ચકાસતા યોગ્ય માલુમ પડે છે ઉપરાંત જો rrr હોય તો Er ને નીચે પ્રમાણે લખી શકાય છે Erq4π0r36arcosθ 2az2aq4π03cosθr z હવે આ વસ્તુને હું વધુ જનરલ રીતે અને વાસ્તવિક રીતે લખું તો p2aqz છે અને તેથી ટર્મ 2aq એ પ્રથમ ટર્મમાં સાથે જોડાઈ જાય છે અને અહીં 2aq3cos r થશે અને cos z r છે તેથી અહીં r r 3 થશે જે 3 r ના બરાબર થશે તે જ રીતે 2aqz એ આખી ટર્મ p ના બરાબર છે અને આપણે બરાબર યાદ રાખીશું કે આપણે અહીં લિમીટ a0 અને q લીધેલી છે એટલે 2qap બને છે આ બધી જ વસ્તુને સંયુક્ત કરવાથી હું લખી શકું કે Er3p rr p4π0r3 અને આ સમીકરણ ઉગમ બિંદુ પર આવેલા ડાયપોલની કોઈપણ ગોઠવણ માટેનું છે કારણ કે હવે હું ડોટ પ્રોડક્ટ લઈ રહ્યો છું તેથી ડોટ પ્રોડક્ટ મને ખરેખર cos આપે છે તે વાંધો નથી જો આપણે r પર ડાયપોલ લઈએ તો પછી આ r એ બિંદુથી અંતર રજૂ કરશે અને આ Er એ 3p અને r r ની દિશાના યુનિટ વેક્ટરનો ગુણાકાર હશે તો Er3p r rr r p4π0r r3 છે જેને હું સ્પષ્ટ રીતે 14π03p r rr rr r5 pr r3 લખી શકું છું Er3p r rr rr r5 pr r3 હું આગળનું ઉદાહરણ લેવા માંગુ છું જેમાં ગૌસના નિયમનો ઉપયોગ કરીશું અને આમાં હું તેને ઋણ વીજભારીત ગોળો લેવા માંગું છું અને આ ધન વીજભારીત ગોળો લેવા માંગું છું જ્યાં તેઓ એકબીજા ઢંકાઇ જાય છે ત્યાં હું આ બંનેના સંપાતીકરણ ને લીધે ક્ષેત્રની ગણતરી કરવા માંગું છું તેથી એક રીતે આપણે એક પોલા પ્રદેશમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની ગણતરી પણ કરી રહ્યા છીએ આ એક હોલો પ્રદેશ છે જ્યારે એક તરફનો ચાર્જ પોઝિટિવ હોય છે અને બીજી બાજુ ચાર્જ નેગેટીવ હોય છે આ બંને કેન્દ્રો કેટલાક અંતર a દ્વારા વિસ્થાપિત થાય છે આખરે હું આ કિસ્સામાં મર્યાદા લઈશ જ્યાં મોટા ભાગના પ્રદેશોમાં આ બંને વીજભાર ઓવરલેપ થશે તેથી કે આ નેગેટીવ બાજુ મને નેગેટીવ ચાર્જના ખૂબ પાતળા કટકા આપે છે પોઝિટિવ બાજુ મને પોઝિટિવ ચાર્જના ખૂબ પાતળા કટકા આપશે અને તમે મધ્યમાં જોઈ શકો છો કે ચાર્જ્સમાં સૌથી વધુ તીવ્રતા હશે અને જ્યારે તમે બાજુ પર જાઓ છો ત્યારે તે ઘટતું જાય છે અને આ ક્ષેત્ર યોગ્ય લિમિટ લેતા તે હોલો બને છે લિમીટ a0 અને ચાર્જ ઘનતા છે તેથી સપાટી પરનો ચાર્જ મર્યાદિત રહે છે મને સપાટી ચાર્જ વિતરણ અથવા cos ને લીધે ઇલેક્ટ્રિક ફીલ્ડ મળશે તો ફરીથી હું મર્યાદિત પ્રક્રિયા નો ઉપયોગ કરીશ તેથી ચાલો આપણે એક સમાન ચાર્જ ડેન્સિટી સાથે એક ગોળો લઈએ અને આ સમસ્યા તમે તમારા 12 માં ધોરણમાં ઉકેલી છે જો તમે ગૌસના નિયમને લાગુ કરો છો અને અંતર r ની અંતર્ગત ક્ષેત્રની ગણતરી કરો તો આ ક્ષેત્ર r3 0 થાય છે પરંતુ આપણે તેને સ્પષ્ટ રીતે કરીએ E dsQ0 છે તેથી જો હું આંતરિક સપાટી લઉ તો E ds એ Er 4πr24π3r30 થશે અહીં આ 4π અને r2 કેન્સલ થાય છે અને મને એક જ r મળે છે અને તેથી r પર આ ક્ષેત્ર r3 0 મળે છે જો હું વેક્ટર ફિલ્ડ Er લખું તે રેડિયલી બહારની દિશામાં છે અને આ ગોળાકાર ધ્રુવીય યામ નો ઉપયોગ કરીને હું r3 0લખી શકું છું આ ક્ષેત્ર છે dsQ0 Er 4πr24π3r30 Erρr30 Err30 હવે ચાલો આપણે આ બે ચાર્જનું સંપાતીકરણ કરીએ જેની આપણે વાત કરી રહ્યા છીએ અહીં પોઝીટીવ ચાર્જ છે અહીં નેગેટીવ ચાર્જ છે આ અંતર પર પોઝીટીવ ચાર્જ મને એક ક્ષેત્ર આપે છે જે આ રેડિયલી આઉટ થઈ રહ્યું છે જો હું નેગેટીવ ચાર્જ ધ્યાનમાં લઉ તો તે મને કેન્દ્ર તરફ આ પ્રકારનું ક્ષેત્ર આપે છે કારણ કે કોઈ પણ સમયે નેગેટીવ ચાર્જ અહીંયા છે તેથી હું આ ચિત્ર ફરીથી બનાવીશ મને કોઈ પોઇન્ટ લેવા દો ચાલો આપણે અહીં ચાર્જ કહીએ અહીં પોઝીટીવ ચાર્જને કારણે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે અને નેગેટીવ ચાર્જને કારણે અહીં ઇલેક્ટ્રિક ફીલ્ડ છે જો હું આ સદિશ ને r1 કહુ અને કેન્દ્ર તરફના આ સદિશને r2 કહું કે જેનું ઈલેક્ટ્રીક ફિલ્ડ આપણે ગણવાના છીએ પછી આ સમયે ઇલેક્ટ્રિક ફીલ્ડ એ પોઝીટીવ ચાર્જ વત્તા તે નેગેટીવ ચાર્જને કારણે મળતા ફીલ્ડની બરાબર છે તેથી હું લખી શકું છું કે E r13 0 અને કારણકે r2 આ જ દિશામાં છે જ્યાં વિદ્યુતક્ષેત્રની દિશા અગાઉથી આવેલી હશે આને હું આ રીતે લખી શકુ r13 0 r23 0 તેની સાથે સંયુક્ત બને છે તેથી 30 ને બહાર નીકાળી શકાય છે મારી પાસે 30r1r2 છે આ r1 અને r2 વેકટર છે તેથી તેમનો સરવાળો આ વેક્ટર છે જેનું મેગ્નીટ્યૂડ એ આ ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર છે અને વેક્ટર એ પોઝિટિવ ચાર્જથી નેગેટીવ ચાર્જ તરફનું છે તેથી હું આને a3 0 લખી શકું છું આ ખૂબ જ રસપ્રદ પરિણામ છે E r13 0 r23 030r1r2 a3 0 કારણ કે હવે તમે બંને ક્ષેત્રોના આ યોગદાનને જોશો જો હું અહીં આ નેગેટીવ ચાર્જ લઉં છું અને આ હોલો પ્રદેશ ક્ષેત્રમાં અહીં પોઝિટિવ ચાર્જ એકસરખો છે તો તે નેગેટીવ થી પોઝિટિવ તરફ નિર્દેશ કરે છે તે 30 પૂરી પાડવામાં આવેલ આ બે ઘનતા સમાન છે અને અહીં તમામ બાબતો વર્ક આઉટ થઈ છે અને તે દિશા પોઝિટિવ ચાર્જની મધ્યથી નેગેટિવ ચાર્જના કેન્દ્ર તરફ છે આ ખૂબ જ રસપ્રદ પરિણામ છે ભલે તમે જે ક્ષેત્રમાં કરો છો તે આ હોલો પ્રદેશમાં કોન્સ્ટન્ટ છે હવે આપણે આ તથ્યને સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ના કારણે મળતું ફીલ્ડ મેળવવા માટે વાપરીશું હવે હું આ બંને ગોળાનો મહત્તમ વિસ્તાર ઓવરલેપ થતો હોય તેવું ધ્યાને લઈશ અને તેઓ એકબીજાથી એક નાના વેક્ટર a થી એકબીજાથી ખસે છે ચાલો હવે આ રીજન માં કેટલો ચાર્જ છે તે લઈએ હવે કારણકે હું આ સ્ફેરિકલ પોલાર કોર્ડીનેટસ નો ઉપયોગ કરવા જઈ રહ્યો છું તો હું વર્ટીકલ દિશામાં જે ગોઠવણ કરું તે ઉપયોગી બનશે આ બંને ગોળાનું કેન્દ્ર છે કારણ કે તેમની વચ્ચેનું અંતર ખૂબ ઓછું છે હું લગભગ એક સામાન્ય કેન્દ્ર લઈ શકું છું અને હું આ વોલ્યુમમાં ચાર્જની ગણતરી કરવા માંગું છું યાદ રાખો કદ ઘટક કેટલું છે આ નાનું વોલ્યુમ એલિમેન્ટ dv અહીં a આ ગોળાની ત્રિજ્યા R કરતા ખૂબ જ નાનું છે a0 છે તેથી હું આને R2dcosθdϕ dr લખી શકું જ્યા dr રેડિયલ દિશા સાથેનું અંતર છે dr તેથી ફરીથી હું આ વિશિષ્ટ વોલ્યુમ એલિમેન્ટને લઈ રહ્યો છું આ અંતર dr છે dr કેટલું છે યાદ રાખો કે આપણે શું કહ્યું આપણે કહ્યું કે આ અંતર a દ્વારા તે વિસ્થાપિત થાય છે તો અહીં આ અંતર a છે અને આ dr છે આ એન્ગલ છે તેથી તમે જોઈ શકો છો કે dracosθ છે તેથી હું dVR2dcosθdϕ acosθ લખી શકું છું અને તેથી આ ક્ષેત્રનો ચાર્જ dQaρcosθR2dcosθdϕ બનશે આપણા એક લેક્ચરને યાદ કરો તે આ ગોળા માટે રેડિયલ દિશામાં એરિયા એલિમેન્ટ છે તો આ aρcosθ ds છે ds તેથી હવે પરિસ્થિતિ શું છે જો હું આને એક ક્ષેત્ર તરીકે માનું છું તો મારે અહીં પોઝિટિવ ચાર્જ છે જે aρcosθ ds છે જેને હું સપાટી ચાર્જ ડેન્સિટી ds લખી શકું છું જ્યાં એ પર આધારીત છે અને acosθ છે લિમિટ a0 ρ અને ρa0 માટે હું 0cosθ લખી શકું છું 0cosθ પરંતુ આ બે અલગ કરેલા ગોળા છે તેથી ક્ષેત્ર કેવું દેખાશે ક્ષેત્ર પોઝિટિવ સાઈડથી નેગેટીવ સાઇડના ડિસ્પ્લેસમેન્ટની દિશામાં હશે અને તેથી ઇલેક્ટ્રિક ફિલ્ડ જે તમે યાદ કરો કે આપણે પહેલાં a3 0 શોધ્યું હતું તે a3 0 થશે પરંતુ આ a 0 છે તેથી આ 03 0 છે આપણે શું નિષ્કર્ષ કાઢીએ આપણે ચોક્કસ નિષ્કર્ષ પર આવીએ કે જો મારી પાસે કોઈ ગોળો છે જયાં અમુક અક્ષના કોણ પર આધારિત છે જો તમે કેટલાક અક્ષથી એન્ગલ θ જેટલા દૂર જાઓ છો તો 0cosθ છે તો તે અહીં બધી જગ્યાએ પોઝીટીવ છે અને બીજી તરફ નેગેટીવ છે તે આ અક્ષ પર સૌથી વધારે છે અને પછી તે ઘટતું જાય છે અને અહીં 0 બને છે પછી E ક્ષેત્ર અંદર અચળ હોય છે અને તે 03 0 દ્વારા આપવામાં આવે છે જે પોઝીટીવ થી નેગેટીવ બાજુ તરફ હોય છે આ ખૂબ જ મહત્વપૂર્ણ પરિણામ છે તમે આમાં શીખ્યા કે બે ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન સાથે ગૌસ પ્રમેયનો ઉપયોગ કેવી રીતે કરવો અને તે તમને પરિણામ આપે છે કે કોઈ ચોક્કસ સપાટી ચાર્જની ઘનતા માટે તમને આ ગોળાની અંદર અચળ ક્ષેત્ર મળે છે